નમસ્તે એન્જિનિયરિંગ ગણિત I ના વ્યાખ્યાનોમાં આપનું સ્વાગત છે અને આજે આપણે આ ઇનડીટરમીનેટ ફોર્મ ભાગ 2 ચાલુ રાખીશું અને આ છે વ્યાખ્યાન નંબર 4 તો આપણે ડિફ્રેન્સીઅલ કેલ્ક્યુલસ અને સીંગલ વેરિએબલ ના ફંક્શન ની ચર્ચા કરી રહ્યા છીએ અને આજે ઈન્ફીનીટી માઇનસ ઈન્ફીનીટી 0 પાવર 0 ઈન્ફીનીટી પાવર 0 અને 1 પાવર ઈન્ફીનીટી પ્રકારનાં આ ઇનડીટરમીનેટ ફોર્મ્સ ની ચર્ચા કરીશું પાછલા વ્યાખ્યાનને યાદ કરવા માટે આપણે પહેલાથી જ આ બે ફોર્મ્સ અથવા તેના દ્વારા ટાઇપ 00 દ્વારા ઈન્ફીનીટીઈન્ફીનીટી દ્વારા આ બે ઇનડીટરમીનેટ ફોર્મ્સની ચર્ચા કરી છે ત્યાં આપણે જે જોયું છે કે આ એલ'હોસ્પિટલ L'Hospital નો નિયમ ખૂબ જ ઉપયોગી હતો જે કહે છે કે આ f અને g નો ગુણોત્તર જ્યાં f અને g બંને કાં તો 0 પર જાય છે અથવા તે બંને ઇન્ફીનીટી સુધી જાય છે તેથી તે કિસ્સામાં આ ગુણોત્તરની લીમીટ ડેરિવેટિવ્ઝ ની લીમીટ જેટલી હશે તે આ જમણી બાજુ અસ્તિત્વમાં છે અને આપણે એ પણ જોયું છે કે આપણે આ પ્રક્રિયા ચાલુ રાખી શકીએ છીએ જો આ f અને g ની બધી શરતો સંતોષે અને ફરીથી આપણી પાસે એવી સ્થિતિ હોય છે કે આ f અને g બંને 0 પર જાય છે અથવા તેઓ ∞ પર જાય છે તેથી તે કિસ્સામાં નિયમો કહે છે કે આપણે આ ડીફરેન્સીએશન ની આ પ્રક્રિયા ચાલુ રાખી શકીએ છીએ અને ફરીથી આપણે ન્યૂમરેટર અને ડીનોમિનેટર ને ડિફ્રેન્સીએટ કરી શકીએ છીએ આ લીમીટ પ્રાપ્ત થાય ત્યાં સુધી આપણે લીમીટ લઈ શકીએ છીએ મહત્વનો મુદ્દો એ હતો કે આ બે ફંક્શનના ગુણોત્તરની આ લીમીટ અસ્તિત્વમાં છે જ્યારે આના ડેરિવેટીવ નો ગુણોત્તર તેથી આ લીમીટ અહીં અસ્તિત્વમાં છે અન્યથા ઉદાહરણ તરીકે આ લીમીટ અસ્તિત્વમાં નથી તો આપણે દાવો કરી શકતા નથી કે અહીં મૂળ લીમીટર f અને g નો ગુણોત્તર અસ્તિત્વમાં નથી તેથી આજે આપણે 0 થી પ્રકારનાં ઇનડીટરમીનેટ ફોર્મ સાથે ચાલુ રાખીશું તેથી આપણી પાસે એવી પરિસ્થિતિ છે ધારો કે f 0 પર જાય છે અને આ g પર જાય છે જેમ કે x એ a પર જાય છે તો પછી f અને g નો આ પ્રોડક્ટ કે જ્યાં x એ a પર જાય છે તે એક ઇનડીટરમીનેટ છે કારણ કે આ ચોક્કસપણે 0 છે અને તેમાં જે આપણે પહેલાના વ્યાખ્યાનમાં ચર્ચા કરેલ એલ'હોસ્પિટલL'hospital'sના નિયમનો ઉપયોગ કરીને મૂલ્યાંકન કરવું પડશે તો આ કિસ્સામાં જ્યારે અમારી પાસે આવા પ્રોડક્ટ છે જ્યાં એક ફંક્શન એ 0 પર જાય છે અને બીજો એક ∞ પર જાય છે તે કિસ્સામાં આપણે આ એક્સપ્રેશન અહીં ફરીથી લખી શકીએ છીએ તેથી આ કિસ્સામાં અહીં f 0 પર જાય છે અને પછી આ 1 g પણ 0 પર જશે તેથી આપણી પાસે અહીં 00 ફોર્મ છે જે આપણે આ ફોર્મમાં ફરીથી લખી શકીએ છીએ કે આપણે આ g ને ન્યૂમેરેટર માં રાખીએ છીએ અને ડીનોમિનેટર માં આપણે આ f ને 1 f તરીકે લઈએ છીએ તેથી આ કિસ્સામાં આ g ∞ પર જાય છે કારણ કે f 0 પર જાય છે તેથી અહીં આ 1 f પણ ∞ પર જાય છે તેથી આપણી પાસે ∞ ∞ ફોર્મ છે અને બંને કિસ્સાઓમાં આપણે જાણીએ છીએ કે આપણે કરેલ 'હોસ્પિટલL'hospital'sનો નિયમ લાગુ કરી શકીએ છીએ તેથી એલ'હોસ્પિટલL'hospital's નિયમ લાગુ પાડવાથી આપણે લીમીટ મેળવી શકીએ છીએ કારણ કે આપણે પહેલાનાં વ્યાખ્યાનમાં શીખ્યા છે કે કેવી રીતે સર્ચ ફોર્મ્સ 00 અથવા ∞ ∞ ડીલ કરવા તેથી ચાલો આપણે અહીં એક સરળ ઉદાહરણ લઈએ અમે આ સમસ્યા માટે આ એલ હોસ્પીટલL'hospital's નિયમ લાગુ કરવા માંગીએ છીએ અને x ∞ પર જાય છે તેથી અહીં આપણી પાસે x ∞ પર છે અને તેથી 0 પર જાય છે તેથી આ ∞ × 0 ફોર્મ છે તેથી આ કિસ્સામાં આપણે આ વિચારનો ઉપયોગ કરીશું જે ઉપર ચર્ચા થયેલ છે કે આપણે ક્યાં તો 00 અથવા ∞∞ ફોર્મ બનાવી શકીએ છીએ તેથી આ કિસ્સામાં આપણે આ x ને ડિનોમિનેટર માં 1 x તરીકે અને પછી sin 2 x તરીકે લઈ શકીએ તેથી આ કિસ્સામાં આપણી પાસે 00 ફોર્મ છે તેથી 0 પર જાય છે અને પણ 0 પર જાય છે તેથી હવે આ કિસ્સામાં આપણે એલ'હોસ્પિટલL'hospitalનો નિયમ લાગુ કરી શકીએ છીએ કારણ કે આપણી પાસે 00 ફોર્મ છે અને પછી નું ડેરિવેટિવ થાય છે અને 2 x નું ડેરિવેટિવ થશે અને અહીં પણ આપણી પાસે છે તેથી આ પરિસ્થિતિ હવે આ અને આ છે તેથી પદ રદ થઈ જાય છે અને પછી x પર જતાની સાથે આપણી પાસે અહીં છે તેથી x ∞ પર જાય છે 0 પર જાય છે અને પછી 1 પર જાય છે અને આપણી પાસે આ 2 અહીં છે તેથી લીમીટ 2 છે હવે આપણે છેલ્લી સ્લાઈડમાં જોયું છે કે જોકે આ એલ હોસ્પિટલL'hospital'sનો નિયમ 00 અથવા ∞ ∞ ફોર્મ પર લાગુ થઈ શકે છે પરંતુ કોઈ પણ કિસ્સામાં આનાથી વધુ સારું હોઇ શકે આપણે ઉદાહરણની સહાયથી જોશું તો મુદ્દો એ છે કે આપણે આ ફોર્મ વચ્ચે બદલી શકીએ છીએ તેથી ઉદાહરણ તરીકે આ 0 એ 00 ફોર્મ નું છે પછી આપણે તેને ડિવાઈડેડ તરીકે ફરીથી લખી શકીએ અને આ કિસ્સામાં જો આ f અને g બંને 0 પર જાય તો અહીં આપણી પાસે ∞ ∞ ફોર્મ છે અથવા બીજી કોઈ અન્ય રીતે જો f અને g બંને ∞ પર જાય છે તો તે કિસ્સામાં ડિવાઈડેડ આપણી પાસે 00 નું ફોર્મ હશે તેથી આપણે ત્યાં ડેરિવેટિવની સગવડતાને આધારે આ બંને ફોર્મ્સ 00 અને ની અદલાબદલી કરી શકીએ છીએ તેથી હમણાં પૂરતું આપણે આ ઉદાહરણને ધ્યાનમાં લઈએ છીએ જ્યાં x 0 પર જાય છે જ્યાં જમણી બાજુથી નેચરલ લોગરીધમિક n તેથી અહીં n એ એક નેચરલ નંબર છે તેથી આ કિસ્સામાં તે ∞ ∞ ફોર્મ છે તે ધ્યાનમાં લેવું ખૂબ અનુકૂળ છે તેથી અમે આ ને ન્યૂમેરેટર માં રાખીએ છીએ અને આ ને તરીકે ડિનોમિનેટરમાં લઈએ છીએ તેથી આ કિસ્સામાં જ્યારે x 0 પર જાય છે ન્યૂમેરેટર ઇંફીનીટી પર જાય છે અને અહીં ડિનોમિનેટર પણ ઇંફીનીટી પર જાય છે તેથી આપણી પાસે ∞ ∞ ફોર્મ છે અને આ કિસ્સામાં આ નું ડેરિવેટિવ છે અને પછી નું ડેરિવેટિવ માઇનસ છે અને પછી આપણે આને સરળ રૂપ આપી શકીએ છીએ તેથી આપણી પાસે લીમીટ 0 છે કારણ કે અહીં આપણી પાસે x પાવર n પ્લસ 1 અને n એ નેચરલ નંબર છે તેથી 1 2 3 તેથી અહીં જે પણ n છે તમને ત્યાં થોડી x પાવર મળશે અને x 0 પર જશે તે 0 થઈ જશે પરંતુ તે જ ઉદાહરણમાં જો તમે અને ઉપર વિચારણા કરી હોત તો આ ના ડેરિવેટિવ એ ત્યાં સમસ્યા ઉભી કરી હોત અને તે ચોક્કસપણે એવી સરળ ગણતરી ન કરી હોત તેથી આપણે તે અવલોકન કરવું જોઈએ કે 00 અથવા ∞ ∞ માથી કોઈ એક આ ઉદાહરણમાં અનુકૂળ છે કે નહીં તેથી હવે આપણે પ્રકારનાં ઈંડિટરમિનેટ ફોર્મ વિશે ચર્ચા કરીશું તો ધારો કે f ઇન્ફિનિટિ તરફ જાય છે અને g ઇન્ફિનિટિ તરફ જાય છે કારણ કે x a પર જાય છે પછી આ f માઇનસ g આ તફાવત અહીં ઈંડિટરમિનેટ છે કારણ કે x a પર જાય છે અને કારણ કે આપણી પાસે ફોર્મ છે અને અમે પહેલાથી જ છેલ્લા વ્યાખ્યાનમાં ચર્ચા કરી છે કે આ ફોર્મ એક ઇનડીટરમીનેટ ફોર્મ છે અને આપણે આવી લીમીટઓનું મૂલ્યાંકન કરવા માટે ખૂબ કાળજી લેવી પડશે તેથી અમે આ f g પદ ને ફરીથી લખી શકીએ છીએ જો આપણે અહીં f g ને f g દ્વારા ડિવાઈડ કરીએ અને f g થી ગુણાકાર કરીએ અને પછી આ શબ્દ અહીં આપણી પાસે તેથી આ કિસ્સામાં આપણી પાસે આ પરિસ્થિતિ છે અને ત્યારબાદ f અને g બંને ઇન્ફિનિટિ તરફ જાય છે તેથી આપણી પાસે આ 0 છે અને પછી ફરીથી માઇનસ 0 તેથી અહીં 0 અને 1 ઓવર ∞ ઇનટુ ∞ હશે જે ∞ હશે તે કોઈ ઇનડીટરમીનેટ ફોર્મ નથી તેથી 1 ઓવર ∞ ફરીથી 0 છે તેથી અમારી પાસે અહીં 00 ફોર્મ છે જે આપણે એલ'હોસ્પિટલL'hospital's ના નિયમની સહાયથી સરળતાથી સંભાળી શકીએ છીએ તેથી ચાલો આ કિસ્સામાં જો આપણે આનું એક સરળ ઉદાહરણ લઈએ તેથી અહીં x 0 પર જાય છે તેથી આપણી પાસે આ 1 ઓવર 0 છે જે સુધી જશે અને અહીં માઇનસ 1 બાય 0 દ્વારા તે પણ ∞ જઈ રહ્યું છે તેથી અમારી પાસે આ સમસ્યામાં ∞ ∞ ફોર્મ છે તેથી અહીં ઉપર ચર્ચા મુજબ આપણે આને ફરીથી દ્વારા લખી શકીએ છીએ અને પછી આ ને દ્વારા ડિવાઈડ કરી શકીએ છીએ તેથી હવે આ કિસ્સામાં 0 પર જાય છે અને માઇનસ 0 થાય છે તો આપણી પાસે 0 ડિવાઈડેડ 0 કરવામાં આવે છે તેથી આ ∞ ∞ ફોર્મ 00 ફોર્મ માં બદલાય છે જે એલહોસ્પિટલL'hospital's ના નિયમનો ઉપયોગ કરીને આપણે લીમીટ મેળવી શકીએ છીએ તેથી અહીં આગળ વધીએ તેથી જ્યારે અમે એલ'હોસ્પિટલL'hospital's નિયમ લાગુ કરતા પહેલા આ લઈએ છીએ ત્યારે આપણે ફક્ત આ ફોર્મમાં આ એક્સ્પ્રેશન ફરીથી લખીશું તેથી આપણે ત્યાં 1 લઈએ છીએ અને અહીં 1 દ્વારા ડિવાઈડ કરીએ છીએ તેથી આ અને ટર્મ એક સાથે અને પછી બાકીના અહીં ત્યાં પહેલાથી જ હતું અને 1 આપણે ડિવાઈડ કરેલું છે તેથી આપણી પાસે છે તેથી આ લીમીટ ને દ્વારા ડિવાઈડ કરતાં અમે આ ફોર્મમાં ફરીથી લખ્યું છે અને ઓવર ની લીમીટ અને હવે આપણે 2 ને ધ્યાનમાં લઈએ તેથી આ કિસ્સામાં આપણી પાસે ફરી આ 00 ફોર્મ છે તેથી 0 પર જાય છે માઇનસ 0 અને પછી 0 દ્વારા ડિવાઈડ થાય છે તેથી આપણે અહીં એલહોસ્પિટલL'hospitals નો નિયમ લાગુ પાડી શકીએ છીએ જે કહે છે કે ન્યૂમેરેટરનું ડેરિવેટિવ અને નું ડેરિવેટિવ થશે અને નું ડેરિવેટિવ હશે જે ના ડેરિવેટિવ દ્વારા ડિવાઈડ કરવામાં આવશે જે છે અને લીમીટ x 0 પર જાય છે તેથી ફરી અહીં આપણી પાસે છે જે ડિવાઈડ છે તેથી 0 પર જાય છે માઇનસ આ x 0 પર જાય છે તેથી આપણે ફરીથી 0 0 0 0 બાય 0 ફોર્મ સાથે સમાપ્ત કરીએ છીએ જે આપણે ફરીથી ડિફ્રેનસીએટ કરવું પડશે તેથી અહીં આપણી પાસે sin2x છે જે બનશે અને માઇનસ આ નું ડેરિવેટિવ માત્ર 2 અને જે બનશે તેથી હવે જ્યારે આપણે ફરીથી આ લીમીટ તપાસીએ ત્યારે અને x 0 પર જાય છે તો આ 1 છે 2 2 જે 0 છે ફરીથી આપણી પાસે 00 ફોર્મ છે પરંતુ હવે આપણે જે કરી શકીએ છીએ તે થોડું સરળ કરી શકીએ છીએ જે છે જે આપણે આ પ્રમાણે લખી શકીએ છીએ ચાલો હું અહીં વર્કઆઉટ કરું તેથી આ પદ આપણે 1 ઓછા સ્ક્વેર એક્સ તરીકે લખી શકીએ છીએ અને પછી તમારી પાસે ત્યાં માઇનસ1 છે તેથી 2 જે આપણે સામાન્ય લઈ શકીએ છીએ અને આપણે અહીં આ 12 માં ડિવાઈડ કરીશું તેથી આ 1 માઇનસ 1 છે આપણે એ રદ કરીશું અને આપણી પાસે માઇનસ છે અને દ્વારા ડિવાઈડ છે તેથી આ 13 તેથી માઇનસ 13 અને પછી અહીં આપણી પાસે લીમીટ x 0 પર જાય છે ની છે અને હવે અહીં આ લીમીટ x 0 પર જાય છે ની સમાન છે જેવું આપણે તેમના ઓવર માટે કર્યું છે અને આપણે એક મિનિટમાં જોઈશું કે આ બંને લીમીટ એક સમાન ફેશનમાં હેન્ડલ કરી શકાય છે તેથી આપણે આ 1 ને ધ્યાનમાં લઈએ તે આપણે ઓવર લઈએ તો તે બંને સમાન લીમીટમાં પરિણમશે તેથી તમે હમણાં લીમીટ x 0 પર જાય છે ઓવર અને આ કિસ્સામાં અમે ફરીથી એલહોસ્પિટલL'hospital નિયમ લાગુ કરી શકીએ છીએ કારણ કે આ 00 ફોર્મ છે અને પછી અમારી અહીં લીમીટ છે તેથી નું ડેરિવેટિવ 2x બનશે અને પછી આપણને આપશે તેથી અહીં આપણી પાસે 00 ફોર્મ છે અને તે પછી ન્યૂમેરેટરનું ડેરિવેટિવ આપણને 2 આપશે અને ડિનોમિનેટર નું ડેરિવેટિવ જે sin2x છે તે આપણને આપશે તેથી હવે જો આપણે અહીં લીમીટ લઈએ તો x 0 જાય છે તેથી cos 0 એ 1 છે 22 લીમીટ 1 છે એક જ વસ્તુ જો આપણે અહીં ઓવર x માનીએ તો તે સમાન પરિણમશે તે જ ફોર્મમાં અને લીમીટ 1 તરફ દોરી જશે કારણ કે આપણે ડિનોમિનેટર ને ઉલટું કરશું તો તે ન્યૂમેરેટર બનશે અને ન્યૂમેરેટર એ ડિનોમિનેટર બનશે અને આપણે લીમીટ 1 સાથે સમાપ્ત કરીશું તેથી અહીં હવે મૂળ લીમીટ પર પાછા આવીશું તેથી આ લીમીટ x 0 જાય છે તો 1 છે અને અહીં બીજા પદ માટે લીમીટ જેનું આપણે મૂલ્યાંકન કર્યું જે માઇનસ 3 હતી અને આ 1 બની જાય છે તેથી તો આ 1 છે અને આ છે તેથી લીમીટ છે હવે આ પ્રકારનું ઉદાહરણ જેવું કે તેથી આ કિસ્સામાં પ્રશ્ન એ છે કે જ્યારે x ∞ પર જાય છે ત્યારે આ એક્સપ્રેશન નું ફોર્મ શું છે તો ચાલો આપણે તપાસીએ અહીં x પર જાય છે તેથી આપણી પાસે આ અહીં છે તેથી જ્યારે x ∞ પર જાય છે ત્યારે આપણે સાવચેત રહેવું જોઈએ તેથી આ 1 માઇનસ કંઈક છે જે અહીં એક્સ્પ્રેશન છે તેથી આ 1 કરતા ઓછું છે અને લોગરીધમિક અહીં ln⁡ તેથી જો આપણે ફક્ત ગ્રાફ દોરીએ તો તે અહીં 1 છે તેથી 1 કરતા ઓછા લોગરીધમિક નકારાત્મક વેલ્યૂ લે છે તેથી અહીં ડિનોમિનેટર માં બધી નકારાત્મક વેલ્યૂ લઈ રહ્યા છે તેથી જ્યારે x ∞ પર જાય છે આ 1 પર જાય છે પરંતુ 1 અને તેથી વધુ આ બધી વેલ્યૂ નકારાત્મક હતી તેથી 10 આ ખરેખર ∞ તરફ વળેલું છે તેથી આપણી પાસે ત્યાં આ ફોર્મ છે અને તેથી અમે તેથી અરજી કરી શકીએ છીએ ફરીથી મેં લખ્યું છે તેથી કે આ શબ્દ અહીં તેથી આપણી પાસે ∞ ∞ ફોર્મ છે અને હવે આપણે પાછલા ઉદાહરણમાં જેવું કર્યું હતું તે પ્રમાણે બરાબર કરીશું તેથી આપણી પાસે x ઓવર છે જેને આપણે આ ફરીથી લખી શકીએ તેથી આપણે ફરીથી તપાસવાની જરૂર છે કે અહીં હવે લીમીટ કેટલી છે તેથી જ્યારે x ∞ જાય છે ત્યારે આ 1 ln1 0 પર જાય છે તેથી અહીં આપણી પાસે 0 હવે આ છે કારણ કે લીમીટ x પર જાય છે તેથી આ કિસ્સામાં આપણી પાસે ∞ છે અને પછી ln 1 તેથી 0 છે તેથી આપણે આ ફરીથી લખીશું કારણ કે લીમીટ x ∞ જાય છે અને ને 1 x દ્વારા ડિવાઈડ થાય છે તેથી હવે તે ln1 પર જઈ રહ્યું છે જે 0 છે અને અહીં પણ 0 છે તેથી આપણી પાસે 00 ફોર્મ છે અને અમે એલ'હોસ્પિટલL'hospital's નિયમ લાગુ કરી શકીએ છીએ તેથી અહીં ln x 1 ઉપરના ડેરિવેટિવ x બનશે અને આ પદનું ડેરિવેટિવ જે છે અને પછી આપણી પાસે પણ અહીં માઈનસ ચિહ્ન સાથે છે તેથી આ રદ થાય છે અને તે પછી આપણી પાસે માઇનસ ચિન્હ છે તેથી x અને પછી માઇનસ 1 પ્લસ 1 ને x 1 દ્વારા ડિવાઈડ થશે તેથી જેને આપણે 1 પ્લસ 1 ઉપર 1 માઈનસ 1 ઉપર અને જ્યારે લિમિટ x ∞ પર જાય એમ લખી શકીએ તેથી આ 0 પર જાય છે અને આપણને આ લીમીટ અહીં 1 તરીકે મળે છે તેથી આ કિસ્સામાં આપણી પાસે 1 માઈનસ 1 0 છે અને 0 દ્વારા ડિવાઈડ થાય છે તેથી આ મૂળભૂત રીતે 00 ફોર્મ છે અને હવે અમે એલ'હોસ્પિટલL'hospital નિયમ લાગુ કરી શકીએ છીએ તેથી આપણે આ પદનું ડેરિવેટિવ કરવું અને આ ટર્મ નું ડેરિવેટિવ કરવું છે તેથી આ ટર્મનું ડેરિવેટિવ કરનાર ઉત્પાદનનો નિયમ અહીં લાગુ થશે તેથી x નું ડેરિવેટિવ 1 છે અને પછી આપણી પાસે બરાબર આ ટર્મ છે પછી પ્લસ x આનું ડેરિવેટિવ રહેશે જે આપણે હમણાં જ મૂલ્યાંકન કર્યું તે પહેલા અને અને આ x ફરીથી આ બનાવે છે અને અહીં આ છે તેથી આ કિસ્સામાં તે 0 છે અને પછી અહીં તે 0 છે એ જ રીતે અહીં પણ 0 છે તેથી આપણી પાસે ફરી 00 ફોર્મ છે અને આપણે ફરીથી આ એક્સ્પ્રેશન પર એલહોસ્પિટલL'hospitalનો નિયમ લાગુ કરવાની જરૂર છે તો પહેલાની જેમ અહીં ડેરિવેટિવ છે તેથી આ ટર્મનો ડેરિવેટિવ જે છે તે માઇનસ થઈ જશે અહીં આપણી પાસે છે તેથી ડેરિવેટિવ છે અને આ x નું ડેરિવેટિવ થશે તેથી હવે ફરીથી આપણે આ ટર્મને થોડો સરળ બનાવવાની જરૂર છે અને અમને શું મળશે તેથી જો હું અહીં ન્યૂમેરેટરમાં અને x 1 દ્વારા ગુણાકાર કરું છું તેથી આપણને શું મળશે આપણે અહીં નકારાત્મક સંકેત સાથે x અને પછી મેળવીશું અને પછી આ 2x 1 બની જશે તેથી સાથેનો આ x રદ થશે આપણી પાસે આ 1 x છે અને આ માઇનસ તેને પ્લસ બનાવે છે તેથી 2x 1 ઉપર x અને પછી અહીં 2 તેથી આપણે 2 દ્વારા ડિવાઈડ કરશું અને અહીં 1 1 તેથી અમારી પાસે આ છે અને જ્યારે x ∞ પર જાય છે તેથી તે 1 થઈ જશે અને અડધો ભાગ ત્યાં બેઠો છે તેથી હવે આપણે અને પ્રકારનાં ઇન્ડટરમિનેટ ફોર્મ તરફ જઈશું તેથી આ બધી પ્રકારની લીમીટઓ આપણે બધા એકસાથે નિયંત્રિત કરી શકીએ છીએ તેથી આપણે આ ને ધ્યાનમાં લઈએ છીએ કારણ કે x a પર જાય છે અને ધારો કે f અને g ને નીચેના ગુણધર્મો છે તેથી f 0 પર જાય છે અને g 0 પર જાય છે તેથી આપણી પાસે આ લીમીટ અહીં છે બીજા કિસ્સામાં આપણે ધ્યાનમાં લઈશું કે f 0 પર જાય છે અને આ g 0 પર જાય છે તેથી આ કિસ્સામાં આપણી પાસે ફોર્મ છે અને ત્રીજા કિસ્સામાં આપણે f 1 પર જાય છે તેથી આપણી પાસે અહીં 1 છે અને આ g ∞ પર જાય છે તેથી 1 પાવર ઇંફિનિટી ત્રીજું ફોર્મ છે આ બધા કેસોમાં આપણે અહીં એક નવા ફંક્શન y ને પાવર તરીકે ધ્યાનમાં લઈએ છીએ તેથી f પાવર જી બંને કેસોમાં જ્યારે આપણે લીમીટ ને તરીકે લઈએ ત્યારે તે બની જશે અને હવે ઉદાહરણ તરીકે પહેલા કેસમાં જ્યારે f 0 પર જાય છે તેથી આ ∞ અને g પર 0 જશે ફોર્મ બીજા કિસ્સામાં જ્યારે f ∞ પર જાય છે તેથી આ ઇંફિનિટી બની જશે અને g 0 પર જશે તેથી ફરીથી ત્રીજા કેસમાં જ્યારે f 1 જાય અને g ∞ પર જશે તેથી ∞ અને ln1 0 થઈ જશે અને આપણી પાસે ફરી 0 × ∞ ફોર્મ હશે તેથી આ બધા કેસોમાં f અથવા g 0 પર જાય છે નો અર્થ થાય છે ફોર્મ ફોર્મ ફોર્મ આ બધા કિસ્સાઓમાં આપણે આ એક્સપ્રેશનના લોગારિધમિકને લઈએ ત્યારે આપણી પાસે ફોર્મ હશે અને પછી અમે લીમીટ લઈએ છીએ તેથી અહીં લીમીટ લેતી વખતે આ ln⁡બનશે અને કારણ કે આ કંટીન્યૂયસ ફંક્શન છે તેથી આપણે આ લીમીટ અહીં આર્ગ્યુંમેન્ટ પર લાવી શકીએ છીએ અને હવે અહીં આપણે પહેલેથી જ ચર્ચા કરી લીધી છે કે આ 0 × ∞ ફોર્મ ના ફોર્મ્સ છે જે આપણે પહેલા કર્યું છે તે પ્રમાણે ડીલ કરી શકીએ છીએ અને માની લો કે આ લીમીટ L છે તેથી એકવાર આ લીમીટની ગણતરી કરીશું અને આપણે આ અલ્ગોરિધમ ના એક્સપોનેનસિયલને બંને બાજુ લઈ શકીએ આ લીમીટ મેળવવા માટે જ્યાં x એ પર જાય છે કારણ કે આ અહીં ઇચ્છિત લીમીટ y હતી તેથી લીમીટ x પર જશે જે આ નંબર L નો એક્સપોનેનસિયલ બનશે તેથી આપણે શું જોયું છે કે આ તમામ પ્રકારનાં ફોર્મ અને તેઓ આ ફંક્શન y ના લોગરીધમિકને લઈને નિયંત્રિત કરી શકાય છે જે આપણે અહીં f પાવર જી ધાર્યું છે હવે આપણે અહીં અને x ની સંખ્યા 0 લઈએ તેથી આ કિસ્સામાં આપણે પહેલાં ચર્ચા કરેલી તેમ y લઈશું તે ને સમાન છે આ ને y તરીકે ધાર્યું છે અને પછી અહીં લોગરીધમિક લઈશું તેથી આ કિસ્સામાં બનશે તેથી હવે આપણી પાસે લીમીટ છે તેથી આપણી પાસે 0 × ∞ ફોર્મ છે જેની ચર્ચા પહેલા આપણે કરી ચુક્યાં છીએ તેથી આપણે આ ∞ ∞ ફોર્મ લઈશું તેથી lnx અને 1x અને હવે અહીં એલહોસ્પિટલL'hospital'sનો નિયમ લાગુ કરો તેથી lnx 1x આપશે અને અહીં આપશે જે ફક્ત x છે અને x 0 પર જાય છે તેથી આ 0 થઈ જશે અને પછી બંને બાજુનો એક્સપોનેનસીઅલ લેશે તેથી આપણે અહીં લીમીટ y મેળવીશું જે ની સમાન હશે જે 1 છે બીજું ઉદાહરણ જો તમે અહિ ધ્યાનમાં લો જે છે તેથી 1 અને 1x ∞ પર જાય છે તેથી અમારી પાસે ફોર્મ છે અને તે જ પ્રક્રિયા છે જે આપણે y ને માનીએ છીએ તેથી એ હશે અને હવે આ છે અને અહીં ફરી 0 પર જાય છે તેથી 00 ફોર્મ આવે પછી એક વાર આપણે લીમીટ લઈશું તેથી અમે એલ'હોસ્પિટલL'hospital's નો નિયમ લાગુ કરીશું તેથી આપણે અહીં ln cos x નું ડેરિવેટિવ લઈશું જે હશે અને આ નું ડેરિવેટિવ જે 1 ના ડેરિવેટિવ દ્વારા ડિવાઈડ કરવામાં આવશે જે 1 છે તેથી આપણી પાસે અહીં છે માઇનસ10 x x 0 પર જાય છે કે શું આ 0 પર જાય છે તેથી આપણી પાસે આ લીમીટ 0 છે અને પછી આ બંને બાજુનો એક્સપોનેણસીઅલ લેવાથી અમને તે લીમીટ y મળશે જે અહીં ઇચ્છિત ફંક્શન હતું તે 1 પર જાય છે આખરે આપણે આ લીમીટ 1sinx અને 1lnx નું વધુ એક ઉદાહરણ ધ્યાનમાં લઈએ છીએ x 0 પર જાય છે તેથી આપણી પાસે ફોર્મ છે અને ફરીથી અહીં લીમીટ લઈએ છીએ અથવા લોગરીધમિક લઈશું જે આપણને મળશે તેથી અહીં તે 0 પર જશે તેથી ∞ તેથી તે 0 છે અને પછી અહીં ln ∞ છે તેથી 0 × ∞ ફોર્મ રચે છે અને પછી આપણે લોગોરિધમિક લેતી વખતે આપણે તે ફરીથી લખી શકીએ છીએ હવે અમે લીમીટ લઈ રહ્યા છીએ તેથી આ છે તેથી અહીં ∞ છે તેથી અને lnx દ્વારા ડિવાઈડ છે તેથી આ પણ ∞ માં જઈ રહ્યું છે તેથી અમારી પાસે ∞ ∞ છે તેથી ન્યૂમેરેટર છે અને ડિનોમીનેટર છેહવે અમે એલહોસ્પિટલL'hospitalનો નિયમ લાગુ કરી શકીએ છીએ તેથી અહીં નું ડેરિવેટિવ sinx હશે અને નું ડેરિવેટિવ હશે અને sinx નું ડેરિવેટિવ થશે તેથી આ ન્યૂમેરેટર પદ નું ડેરિવેટિવ છે અને પછી આપશે તેથી હવે આપણે આને સરળ બનાવી શકીએ છીએ આપણી પાસે અહીં પદ છે અને પછી x છે તેથી અને હવે આપણે જાણીએ છીએ કે આ આ લીમીટ x ની જેમ 0 થાય છે તે 1 બની જાય છે અને પછી પણ 1 છે તેથી આપણી પાસે આ છે અને પછી બંને બાજુ એક્સપોનેનસીઅલ લઈ રહ્યા છીએ તેથી આપણને મળશે જે 0 તરફ જાય છે અને y તરીકે મળશે તેથી અમે દરેક પ્રકૃતિના ઓછામાં ઓછા 1 ઉદાહરણ તરીકે વિચારણા કરી છે અને આ વ્યાખ્યાનની તૈયારી માટેના આ સંદર્ભો છે તેથી આપણે આજે ના ઈંડિટરમિનેટ ફોર્મ શીખ્યા છે અને આ ત્રણ જે લોગરીધમિક ફંકશન નો ઉપયોગ કરીને હેન્ડલ કરવામાં આવ્યા હતા બધા કેસોમાં અમે એલ'હોસ્પિટલL'hospital's ના નિયમનો ઉપયોગ કર્યો છે જે કહે છે કે બે ફંક્શનના ગુણોત્તરની લીમીટ જ્યારે 00 અથવા ∞ ∞ ફોર્મમાં જાય છે ત્યારે ડેરિવેટિવ્ઝ ની ડેરિવેટિવ્ઝ રેશિયો ની લીમીટ જેટલી હશે તેથી એલ'હોસ્પિટલL'hospital તે એક ખૂબ જ ઉપયોગી નિયમ હતો અને અમે આ તમામ પ્રકારનાં ઈંડિટરમિનેટ ફોર્મ ની સિંગલ કન્સેપ્ટની સહાયથી નિયંત્રિત કર્યું છે તેથી આ વ્યાખ્યાનનો અંત છે ખુબ ખુબ આભાર